તેથી આપણે હમણાં જ કેબલમાં ડાઇલેક્ટ્રિક લોસ વિશે જોયું બરાબર છે તેથી ફક્ત આપણે આ વિશે ચર્ચા કરી છે આ કરંટ છે અને આ વોલ્ટેજ છે અને આ એંગલ છે જેને લોસ એંગલ કહેવામાં આવે છે અને આ ફેઝ એંગલ છે જે કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઝ એંગલ છે બરાબર છે તેથી તે કિસ્સામાં આપણે આ પહેલેથી જ ચર્ચા કરેલી છે તેથી આ આપણે પહેલેથી જ ચર્ચા કરેલી છે કેબલમાં આ ડાઇલેક્ટ્રિક લોસ માત્ર યાદ રાખવા માટે છે આ અને તમારા બરાબર છેતેથીઅહીં પાવર લોસ power loss બરાબર થશે કારણકે VIcos90°−𝛿 છે તેથી પાવર લોસ 𝑉𝐼sin𝛿 થશે પરંતુ આપણે જાણીએ છીએ કે I બરાબર 𝜔𝐶𝑉 છેતેથી ડાઇલેક્ટ્રિક લોસ 𝜔𝐶𝑉2sin𝛿 થશે એ જ્યાં C કેબલનો કેપેસિટીન્સ છે અને V એ ત્યાં સુધીના લાઇન થી ન્યુટ્રલ વોલ્ટેજ છે જે આપણે જોયું છે આગળ આપણે હવે કેબલ્સના ગ્રેડિંગ વિશે જોઈશું E max ની કિંમત મર્યાદામાં રાખવી પડશે જે સલામતીના માર્જિન પર અને ડાઇલેક્ટ્રિક હીટિંગની માન્ય ડિગ્રી પર આધારીત છે તેથી ખરેખર જુઓ ઇન્સ્યુલેશન કોરથી દૂર તાણમાં છે તમે આ આકૃતિમાં જોઈ શકો છો જો તમે આ આકૃતિ જુઓ માની લો કે આ તમારું કોર છે અને આ અલગ પરમીટીવીટી ધરાવે છે તે વિશે ભૂલી જાવ પરંતુ સવાલ એ છે કે જે આનાથી દૂર છે આ કોર કંડક્ટર અને ઇન્સ્યુલેશન થી દૂર છે તે ઓછા સ્ટ્રેસમાં રહેશે અને જે ઇન્સ્યુલેશન કોર કંડક્ટરની ખૂબ નજીક છે તે વધારે પડતા સ્ટ્રેસ હેઠળ રહેશે તેથી જ તે ઇન્સ્યુલેશન કોરથી દૂર છે હું માનું છું ત્યાં સુધી અહીં ક્યાંક ઓછા સ્ટ્રેસ માં છે જુઓ અહીં બરાબર છે તેથી ઇન્સ્યુલેશનનો બગાડ ટાળી શકાય તેવું છે તેથી ટાળી શકાય તેવું શું છે તે ઇન્સ્યુલેશન છેબરાબર છે તેથી આ કિસ્સામાં તમારે પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે જે સ્ટ્રેસના પુનવિતરણ દ્વારા ઇન્સ્યુલેશનની માત્રા ઘટાડે છે તેથી કંડક્ટર સપાટી પર તેને વધાર્યા વિના ઇન્સ્યુલેશનના બાહ્ય સ્તરોમાં સ્ટ્રેસ વધારવા માટે આનો અર્થ એ કે અહીં કંડક્ટરને વધારશો નહીં તમે અહીં ઇન્સ્યુલેશન સ્ટ્રેસ વધારશો નહીં તમે કંડક્ટરની નજીકની સપાટીમાં વધારો કરશો નહિ પરંતુ જે ઇન્સ્યુલેશન તે કોરથી દૂર છે તે ઓછા સ્ટ્રેસ માં છે પરંતુ શક્ય ન હોવા છતાં તેને એકરૂપ બનાવવાનો પ્રયાસ કરો અને તમે શક્ય તેટલું તમારી શાર ઇન્સ્યુલેશન અને કોર કંડક્ટરની કંડક્ટર સપાટી પર કંડક્ટરને વધાર્યા વિના સ્ટ્રેસ વધારવાનો પ્રયાસ કરો તેથી કંડક્ટરને સપાટી પર વધાર્યા વિના સ્ટ્રેસને ફરીથી વિતરણ કરી ઇન્સ્યુલેશનના બાહ્ય સ્તરોમાં સ્ટ્રેસ વધારી શકાય છે તેથી સામાન્ય રીતે તેઓ પદ્ધતિ 2નો ઉપયોગ કરે છે તેનો અર્થ કેપેસિટેન્સ ગ્રેડિંગ માટે પદ્ધતિ 2નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે અને બીજી એક ઇન્ટરસેથ ગ્રેડિંગ છે આપણે આ 2 વસ્તુઓ જોવાની છે જો કે આપણે કેપેસિટેન્સિસ ગ્રેડિંગ અને ઇન્ટરસેથ ગ્રેડિંગ બંને જોઈશું પરંતુ વાસ્તવિકતામાં આ 2 નો અમલ કરવો થોડો મુશ્કેલ છે તેથી જ તેનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આપણે જોઈશું કે વસ્તુઓ કેવી રીતે થઈ શકે છે ઉદાહરણ તરીકે ધારો કે ખરેખર તમારી પાસે આ કોર કંડક્ટર છે આ એક કોર કંડક્ટર છે બરાબર છે તેથી ડાઇલેક્ટ્રિક્સ ના 2 અથવા વધુ સ્તરોની વિવિધ પરમિટિવીટી છે મારો અર્થ એ છે કે તમે અહીં આકૃતિમાં જુઓ આ મેં એક પુસ્તકમાંથી લીધું છે આકૃતિમાં 3 ઇન્સ્યુલેટીંગ મટિરિયલ્સ છે તેની પરમિટિવીટી છે આ તેમનું ઇલેક્ટ્રિક ફીલ્ડ છે આ તેની લાક્ષણિકતા છે પરંતુ કંડક્ટર ત્રિજ્યા 0 થી r પછી r થી કેપિટલ R છે હવે આપણી રુચિ અહીં જ છે તેથી આપણે આ શીખીશું બરાબર તેથી કંડક્ટરની નજીક વધારે પરમિટિવીટી છે એટલે કે આ એક વિચાર છે કારણ કે વિવિધ પરમિટિવીટી માંથી જેની સૌથી વધારે પરમિટિવીટી છે તે કંડક્ટરની નજીક છે એનો અર્થ એ થાય કે છે હવે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા કોઈપણ અંતરે છે અહીં આકૃતિ બતાવેલ નથી હું કંડક્ટરની વચ્ચેથી કોઈપણ અંતર x પર તે લઈશ જે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા છે તમે કોઈપણ અંતરનો x લો અને તેની ત્રિજ્યા તે જ છે જેને તમે સમીકરણ 5 દ્વારા આપવામાં આવ્યું છે જે પહેલાથી જ આપેલ છે થોડી રાહ જુઓ હું તમારા માટે સમીકરણ 5 શોધી લઉં બરાબર તમે થોડી રાહ જુઓ મારે ફક્ત તે જોવાનું છે નહીં તો આપણે ફરીથી લખીએ છીએ તમે તેને સીધા જ બનાવી શકો છો જુઓ મને એક વાર જોવા દો તે અહીં છે કે નહીં અહીં તે બાબત શક્ય નથી ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા તે ખરેખર છે આ સૂત્ર સમીકરણ 5 છે બરાબર તેથી જો પરમિટિવીટીને ત્રિજ્યા x ની જેમ ચકાસવા માટે માન્ય છે તો એ x ના વ્યસ્ત પ્રમાણમાં છેતેનો અર્થ થાય છે જો આ અંતર વધે તો તે ઘટશે આ તરીકે લખી શકાય છે m એ અચળ છે તેથી સામાન્ય રીતે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા નું સમીકરણ 5 તે કંઈક આ છે ખરેખર તે સમીકરણ 5 છે તેથી હવે જો છે પછી તે સમીકરણ તમે સમીકરણ 5માં તમારામૂકો જો તમે આવું કરો છો તો તે હશે તેથી x રદ થશે તેથી તે બનશે તેથી m એક અચળ છે અચળ છે પણ અચળ અને q પણ અચળ છેઆનો અર્થ છે આ અચળ મૂલ્ય હશે આ સમીકરણ 14 છે બરાબર તેથી તેનો અર્થ એ છે કે ખરેખર જો તમે આ ગુણધર્મનું પાલન કરો તો તે પછી દરેક જગ્યાએઅચળ રહેશે એટલે કે સમાન રહેશે પરંતુ વાસ્તવિકતામાં એવું નથી કારણ કે તે નથી તેથી પ્રશ્ન એ છે પરંતુ તેના આધારે જ આપણે નિર્માણ કરીશું તેથી ફક્ત આ સમીકરણ માંથી આ સૂત્ર છે તેથી મેં તમને કહ્યું હતું કે આ અચળ રહે છે તેથી ઇન્સ્યુલેશનની જાડાઈ દરમિયાન અચળ રહેશે તેથી આપણે દરેક જગ્યાએ બધે જ ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા x અચળ લઈશું જો એ x ના વ્યસ્ત પ્રમાણ માં છે જો આ ધારણા હોય તો બરાબર તેથી આવા ક્રમાંકન સ્પષ્ટ રીતે શક્ય નથી બરાબર તે શક્ય નથી જો કે રિલેટિવ પરમીટીવીટીના જુદા જુદા મૂલ્યોવાળા 2 અથવા 3 ડાઇલેક્ટ્રિક્સનો ઉપયોગ આકૃતિ 6 માં બતાવ્યા પ્રમાણે કરી શકાય છે પરંતુ તે સતત વસ્તુ છે જે શક્ય નથી કારણ કે એ x ના વ્યસ્ત પ્રમાણ માં છે આ વસ્તુ ઉપલબ્ધ નથી પરંતુ અમે વિવિધ પરમીટીવીટી સાથે ડાઇલેક્ટ્રિક્સના 2 અથવા 3 સ્તરોનો ઉપયોગ કરી શકીએ છીએ અહીં છે આકૃતિમાં 3 ઇન્સ્યુલેટીંગ મટિરિયલ જુદી જુદી પરમીટીવીટી સાથે છે અને મેં તમને કહ્યું હતું એ પ્રમાણે છે તેથી તે અલગ છે આકૃતિ 6 માં બતાવ્યા પ્રમાણે હવે x બરાબર r થી છે મારો મતલબ છે કે આ કંડક્ટર ત્રિજ્યા r છે અને કેન્દ્રથી પ્રથમ તે તમારા ઇન્સ્યુલેશન આવરણનો પ્રથમ ઇન્સ્યુલેશન તે છે બરાબર એનો અર્થ એ કે x r થી x સુધી ડાઇલેક્ટ્રિક નો રિલેટિવ પરમીટીવીટી છે તો તેનો અર્થ એ કે x બરાબર r તો E એ લખી શકાય છેકારણ કે સામાન્ય સૂત્ર તે જણાવે છે તે છે બરાબર પરંતુ x તમારા r ની બરાબર છે અને x બરાબર છે તમારે એ જોવું પડશે કે x જ્યારે r ની બરાબર છેત્યારે તમે તે લખી શકો છો આ સમીકરણ 15 છે હવે x બરાબર 𝑟1 પરઆ એક પર આ તમારી ઇન્સ્યુલેટીંગ સામગ્રી છે જેની પરમીટીવીટી છે તેથી x બરાબર 𝑟1 પર પહેલા એક માં તમે આ E બરાબર લઈ રહ્યા છો કારણ કે તે અહીંથી અહીં છેખરું આ સમીકરણ 16 છે સમાન રીતે x 𝑟1 થી x સુધી જે બીજું સ્તર છે તેની રિલેટિવ પરમીટીવીટી છે તેનો અર્થ એ કે થોડી રાહ જુઓ તેનો અર્થ એ કે x બરાબર 𝑟1 પર E બરાબર છે તમે એક વાત સાંભળો છો આ જ્યારે x બરાબર છે તે પરમીટીવીટી માટે અથવા જેને તમે અવાહક સામગ્રી કહો છો તે છે પરંતુ જ્યારે તે આ પછીની ઇન્સ્યુલેટીંગ મટિરિયલ થી માં જાય ત્યારે તે છે ફરીથી તે x બરાબર છે એટલે બરાબર છે તેથી અહીં કારણ કે બીજું સ્તર થી શરૂ થાય છે તેથીતે છે આ સમીકરણ 17 છે એ જ રીતે x બરાબર પર પણઆ સમીકરણ 18 છે ખરું તેથી હવે એ જ રીતે x બરાબર થી x બરાબર R જે તે ત્રીજું સ્તર છે જે x બરાબર થી R છે બરાબર અહીં ડાઇલેક્ટ્રિકની રિલેટિવ પરમીટીવીટી છે તેથી x બરાબર પર તે હશે અહીં આ એક ઇન્સ્યુલેટીંગ મટિરિયલ માટે છે કારણ કે આ ખરેખર જેને તમે બીજા સ્તર નો અંત કહો છો તે છે આ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે અને જ્યારે તે જઈ રહી છે ત્યારે પછી આની શરૂઆત છે અને કેપિટલ R એ અંત છે તેથી જ x ની બરાબર હશે ત્યારે તે તેથીતે2 નથી પણ તે છે તેથી આ સમીકરણ 19 છે એ જ રીતે x ની બરાબર R પર જે આ છેલ્લી સપાટી ની બાઉન્ડ્રી છેજે તેથી આ તમારું સમીકરણ 20 છે બરાબર હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો હવે થોડી રાહ જુઓ તેથી આ સમીકરણનો ઉપયોગ કારણ કે જો તમે આ બધા સમીકરણો જુઓ બરાબર છે બરાબર આ આપવામાં આવે છે પછી તમારું જુદા જુદા મૂલ્યો પર કે જ્યાં પણ આપણે E બરાબર બનાવવું છે તે છે તેથી આ બધાં સમીકરણો ગમે તે હોય ત્યાં તમે ફક્ત તેમને જ રાખો અને બધા પદમાંથી q 2 તેમને રદ કરવામાં આવશે માત્ર તેમને સમાન બરાબર કરો કૃપા કરીને તમારી જાતે કરો બધા Es સમાન છે તેથી મારો મતલબ આ થાય છે તેથી એવું થાય છે કે E દરેક બિંદુએ સમાન છે અને જો તે સમાન હોય તો આપણે ઇલેક્ટ્રિક ક્ષેત્ર વિતરણ સ્ટ્રેસ સમાન જોઈએ છે બરાબર છે તેથી જો બધા બરાબર હોય તો પછી તે q2 રદ થશે અને છેવટે સમીકરણ થશે હમણાં અહીં રાખો જો તમે આને હલ કરો તો તમને તે આ મળશે બરાબર છે અને આ r બધા ખરેખર સમાન છે તેથી તેથી આ સમીકરણ 21 છે બરાબર છે તેથી ત્રિજ્યા સાથે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતાનો ફેરફાર આકૃતિ6 માં બતાવવામાં આવી છે આનો અર્થ એ કે આ આકૃતિ મેં તમને ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતાના ફેરફાર માટે બતાવી છે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતાનો ફેરફાર r થી થી કેપિટલ R છે તેથી ઓપરેટિંગ વોલ્ટેજ V છે તેથી અહીં મારે આકૃતિ બતાવવાની જરૂર નથી તમે ઈન્ટિગ્રેશન કરો આનો અર્થ એ કે આ પ્રથમ ઇન્સ્યુલેટીંગ સામગ્રી માટે પરમીટીવીટી છે આ બીજા ઇન્સ્યુલેટીંગ સામગ્રી માટે પરમીટીવીટી છે અને આ ત્રીજા ઇન્સ્યુલેટીંગ સામગ્રી માટેની પરમીટીવીટીછે બરાબરછે હવે જો તમે ઈન્ટિગ્રેટ કરો તો તમને આ મળશે

તેથી આ સમીકરણ અથવા આ ઓપરેટિંગ વોલ્ટેજ V નું સમીકરણ છે હવે તમે આ બધા સમીકરણોનું શું કરશો આ બધાં સમીકરણમાં આ છેતેથી તમે અહીં અંશ અને છેદને r દ્વારા ગુણાકાર કરો તે જ રીતે અહીં પણ છે તો તમે તેને દ્વારા ગુણાકાર કરો અને અહીં પણ છે તો તમે તેને દ્વારા ગુણાકાર કરો જો તમે તે કરો છો તેથી જો તમે તે કરો છો તો પછી તે આ મળશે

તેનો અર્થ એ કે આ ખરેખર છેઆ ખરેખર છે કારણ કે કંડક્ટરની ત્રિજ્યા r છે તેથી કંડક્ટરની સપાટી પર E અથવા ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા મહત્તમ હશે તેનો અર્થ તે હશે તે થશે બરાબર છે કારણ કે અગાઉ પણ મેં તમને કહ્યું છે કે કંડક્ટરની સપાટી પર ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા મહત્તમ હોય છે તેથી બરાબર છે પછી તેથી આ તમારું વોલ્ટ છેજ્યારે તમે આ કિસ્સામાં આ ઓપરેટિંગ વોલ્ટેજના સમીકરણનો ઉપયોગ કરો છો ત્યારે તમે 3 ડાઇલેક્ટ્રિકને અલગ અલગ પ્રકારની પરમીટીવીટી સાથે ઉપયોગ કરો છો તેથી તે એક વસ્તુ હતી બીજી બાબત એ છે કે આ કિસ્સામાં ઇન્ટરસેથ ગ્રેડિંગ છે જો તેઓ શું કરે છે કે ફક્ત એક ડાઇલેક્ટ્રિકનો ઉપયોગ કરે છે તે ફક્ત એક જ ડાઇલેક્ટ્રિકનો ઉપયોગ કરશે પરંતુ ઇન્ટરસેથને યોગ્ય પોટેન્શિયલ પર જાળવી રાખવા માટે ડાઇલેક્ટ્રિકને 2 અથવા વધુ સ્તરોમાં પાતળા મેટાલિક દ્વારા વિભાજિત કરવામાં આવે છે અહીં આ બીજી આકૃતિ છે આ કંડક્ટર છે પરંતુ તમારી પાસે અવાહક સામગ્રી સમાન ડાઇલેક્ટ્રિક સાથે છે બરાબર છેપરંતુ તમે તેને ઇન્ટરસેથની વચ્ચે મૂકો છો આ એક ઇન્ટરસેથ 1 છે બીજો ઇન્ટરસેથ 2 છે અને તે આ છે અને જો તમે આ ઇન્ટરસેથના પોટેન્શિયલ મારો અર્થ કેટલાક મિકેનિઝમ દ્વારા જાળવી શકશો તેથી ટ્રાન્સફોર્મર ના વિન્ડિંગ્સ પર ટેપીંગ દ્વારા ફીડિંગ કેબલને તેમની સાથે કનેક્ટ કરીને યોગ્ય પોટેન્શિયલ જાળવી શકો છો પરંતુ આ સરળ પ્રક્રિયા નથી પરંતુ કોઈ પણ રીતે આમ જો શક્ય હોય તો તેને કેબલને ટ્રાન્સફોર્મરના વિન્ડિંગ પર ટેપિંગ્સ થી ફીડિંગ કરી શકાય છે તેથી દરેક સેથની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા વચ્ચે એક નિશ્ચિત વોલ્ટેજ હોય છે તેથી ત્યાં દરેક ઇન્ટરસેથની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા વચ્ચે ફિક્સ વોલ્ટેજ હશે તેથી આ આકૃતિ2માં 2 ઇન્ટરશીથ્સ બતાવવામાં આવી છે અને આ ખરેખર કેટલીક લાક્ષણિકતાઓ બતાવવામાં આવી છેઆ ઇલેક્ટ્રિક ફીલ્ડની તીવ્રતા તે કિલો વોલ્ટ દીઠ મિલીમીટરમાં આપવામાં આવી છે આ ઇન્ટરસેથ સાથેનું ઇલેક્ટ્રિક ફીલ્ડ છે જ્યારે તમે ઇન્ટરસેથ ઇલેક્ટ્રિક મૂકશો ત્યારે આ વસ્તુ વધુ કે ઓછા દેખાશે તેઓ સમાન લાક્ષણિકતાને અનુસરી રહ્યા છે પરંતુ આ ઇન્ટરસેથ વગરનું ઇલેક્ટ્રિક ફીલ્ડ છે આ એક લાંબી વળાંક તે બતાવે છે બરાબર છે તેથી આ કિસ્સામાં દરેક સેથની અંદર અને બાહ્ય ત્રિજ્યાની વચ્ચે એક નિશ્ચિત વોલ્ટેજ છેબરાબર છે તેથી આ આકૃતિ 7 છે અને આ ખરેખર એક ઇન્ટરસેથ બાહ્ય સેથ છે આ ઇન્ટરસેથ2 ઇન્ટરસેથ 1 છે અને અહીં વોલ્ટેજ V છે તે અહીં છે અહિયાં તે છે તેથી આકૃતિ 7 આ આકૃતિ બતાવે છે આ આકૃતિ ફક્ત2 ઇન્ટરસેથ સાથેની એક જ કોર કેબલની છે વિવિધ ત્રિજ્યાઅને છેબરાબરછે કંડક્ટર અને પ્રથમ ઇન્ટરસેથ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત છેતેથીઆ સપાટી પરનો પોટેન્શિયલ V છે પછી તે છેતેથી કંડક્ટર અને પ્રથમ ઇન્ટરસેથ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત હશે આ સમજી શકાય તેવું છે પ્રથમ અને બીજા ઇન્ટરસેથ વચ્ચે ખરેખરહોવું જોઈએ તે અહિયાં છે અને અહિ છેતેથીતે હશે અને બીજા અને બાહ્ય સેથ વચ્ચે ખરેખર તેછેમારો પ્રશ્ન અહીં તે છે કે તે ફક્ત જ હશેબરાબર છે કારણ કે બાહ્ય સેથછે તેથી બીજા ઇન્ટરસેથ અને બાહ્ય સેથ વચ્ચે પ્રથમ ઇન્ટરસેથ છે તે લેવામાં આવે છે મારો પ્રશ્ન છે કે આ તમે કરો છો કે અમે શા માટે લીધું છેબરાબર છે અહીં આપણે બાહ્ય સેથ ધાર્યું નથી આપણે કશું પણ માની નથી લીધુંVતમારા માટે એક સવાલ છે જ્યારે તમે આ વાંચશો ત્યારે તમે મને મેઇલ કરી શકો છો તે ખરેખર સરળ જવાબ છે પરંતુ હું તે તમારી ઉપર છોડી રહ્યો છું અને જો તમે જવાબ આપો તો જ્યારે હું તે વાંચીશ ત્યારે હું તમારા મેઇલનો જવાબ આપીશ પરંતુ અહીં અમે ફક્ત લીધું છેઅને આ બાહ્ય સેથ છે બરાબર છે તેથી સમીકરણ 9 નો ઉપયોગ કરીને 3 વિભાગોમાં મહત્તમ વોલ્ટેજ ગ્રેડીઅન્ટઆ જ છે તેથી પ્રથમ એક એ કંડક્ટર અને તે પ્રથમ સેથ વચ્ચે છે તેથી આ ખરેખર સમીકરણ 9 માંથી આવે છે બરાબર હું આને સમીકરણ 23 a બનાવું છું તેવી જ રીતે આ સમીકરણ 23 બી છે અને પછી આ આ 23 સી છે તમેઆ સીધું લખી શકો છોબરાબર છે તેથી આ કિસ્સામાં 3 વિભાગમાં મહત્તમ અને લઘુત્તમ પોટેન્શિયલ ગ્રેડીઅન્ટના મૂલ્યો સમાન રાખવામાં આવ્યાં છે જો તમે ધારો કે તે બધા એક સમાન છે જે તમે 3 વિભાગમાં મહત્તમ અને લઘુત્તમ પોટેન્શિયલ ગ્રેડીઅન્ટ કહો છો તે સરખા જ રાખવામાં આવે છેતેથી તમને આ મળશે તેથી આકિસ્સામાં જો તમે પ્રયત્ન કરશોતો તે બધા એક સરખામળશે ખરું પછી આ સમીકરણ 25 છે બરાબર જો તમે તેને બનાવવા માંગતા હોવ તો તમારે આ ગુણોત્તર સમાન બનાવવો પડશે તેનો અર્થ એ છે કે જો કેબલમાં કોઈ ઇન્ટરસેથ નથી માની લો કે તેમાં ઇન્ટરસેથ નથી તે કિસ્સામાં મહત્તમ વોલ્ટેજ ગ્રેડીઅન્ટ આ સમીકરણ 26 છે જો ત્યાં કોઈ ઇન્ટરસેથ નથી તો આ તે E max છે કારણ કે તે તમારા કંડક્ટરની સપાટી પર છે તેથી સમીકરણ 23 અને 26નો ઉપયોગ કરીને ઇન્ટરસેથ સાથે અને તેના વગર મહત્તમ સ્ટ્રેસનો ગુણોત્તર શોધી શકાય છે કારણ કે આ કોઈ ઇન્ટરસેથ વિના છે અને અન્ય સમીકરણો એટલે કે 23 23 એ 23 બી અને 23 સીની ગણતરી કરી શકાય છે ઇન્ટરસેથની ત્રિજ્યા સમીકરણ 24 માંથી મળી શકે છે આનો અર્થ એ છે કે ઇન્ટરસેથના ત્રિજ્યા આ સમીકરણથી તમે સમીકરણ 24 માંથી શોધી શકો છો તેથી જ્યારે વોલ્ટેજ અને તમે સમીકરણ 25 માંથી મળી શકે છે મારો મતલબ છે કે અહીં 3 સમીકરણો છે ખરેખર આ એક આ એકના સમાન છેસમીકરણ એક આ એકના સમાન છે આ એક સમીકરણ અને આ એક બીજું સમીકરણ સમાન છે તેથી તેમાંથી તમે ગણતરી કરી શકો છો જો ડેટા જાણીતો હોય તો તમે આને હલ કરી શકો છો જો ડેટા આપવામાં આવે છે તો અને તમે શોધી શકો છો તેથી કેબલના ગ્રેડિંગ માટેની બંને પદ્ધતિઓમાં પ્રેક્ટિકલ મુશ્કેલીઓ આવી શકે છે છે કેપેસિટીન્સ ગ્રેડિંગ સાથે આ પદ્ધતિને અમલમાં મૂકવાની પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છેપરમિટિવિટીના આવશ્યક મૂલ્યો ધરાવતી ઇન્સ્યુલેટીંગ સામગ્રી મેળવવામાં મુશ્કેલી ઉભી થાય છે મારો અર્થ એ છે કે તમારે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ્સ મૂકવો પડશે ધારો કે તમે કોઈ અલગ કેબલની ડિઝાઇન તૈયાર કરી રહ્યા છો અને જો તમે આટલી ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા ઇચ્છતા હોવ તો પછી ઇન્સ્યુલેટીંગ મટિરિયલની અલગ પરમિટિવિટી તે મેળવવું મુશ્કેલ છે બરાબર તેથી આ એક ગેરલાભ છે તેથી તે લગભગ શક્ય નથી તેમ છતાં જોકે તમે થોડી ધીરજ રાખો તેમ છતાં રબરનો ઉપયોગ તેમાં પરમિટિવીટીનું મૂલ્ય 4 થી 6 ની વચ્ચે છે અને ઈમપ્રેગ્નેટેડ પેપર જેની પરમિટિવીટી 3 થી 4 હોવી જોઈએ એવું સૂચવવામાં આવ્યું છે મારો અર્થ એ છે કે તમે રબર પેપર વગેરે કોઈપણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો પરંતુ રબર ખૂબ જ ખર્ચાળ છે અને ડાઇલેક્ટ્રિકની કિંમત પ્રતિબંધક બની જાય છે તેથી રબર ખર્ચાળ છે અને સમય સાથે પરમિટિવીટીના સંભવિત ફેરફારોથી વધુ સ્ટ્રેસના વિતરણને બદલી શકે છે અને વર્કિંગ વોલ્ટેજમાં પણ ઇન્સ્યુલેશનને બ્રેકડાઉન તરફ દોરી શકે છે પછી તે સમય સાથે શક્યતા છે કે આ સમયની સાથે પરમિટિવીટી મૂલ્યમાં ફેરફાર થઈ શકે છે તે કિસ્સામાં વર્કિંગ વોલ્ટેજમાં પણ બ્રેકડાઉન થવાની સંભાવના છે બીજી વસ્તુ ઇન્ટરસેથ ગ્રેડિંગ સાથેની પણ છેઇન્ટરસેથ હીટના યોગ્ય વોલ્ટેજની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તમારે તેને કેટલાક ટ્રાન્સફોર્મર વિન્ડિંગ ટેપીંગથી કનેક્ટ કરવું પડશે તેથી આ ખૂબ મુશ્કેલ કાર્ય છે તેથી યોગ્ય વોલ્ટજ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે આ વસ્તુ યોગ્ય વોલ્ટેજ અને ઇન્ટરસેથમાં રહેલા કેબલના જોડાણને પણ મુશ્કેલી ઉભી થાય છે ધારો કે આપણે કેબલને કાપવો છે અને 2 કેબલને તમે જોડવા જઈ રહ્યા છો અને જો ત્યાં ઇન્ટરસેથ હોય તો તે મુશ્કેલ બનશે કારણ કે ઇન્ટરસેથ બગડી શકે છે પરંતુ કેબલ નાખતી વખતે પાતળા ઇન્ટરસેથીથને નુકસાન થવાની સંભાવના પણ અસ્તિત્વમાં છે કારણ કે જ્યારે તમે કેબલ જોડતા હોવ બરાબર જ્યારે તમે કેબલ નાખતા હો ત્યારે પણ નુકસાન પહોંચાડે છે કારણ કે ઇન્ટરસેથીથ ખૂબ પાતળું હશે અને શક્યતા છે કે તે આ ઇન્ટરસેથ ને નુકસાન પહોંચાડે છે બરાબર છે તેથી આ કેપેસિટીન્સ ગ્રેડિંગ અને ઇન્ટરસેથના ગેરફાયદા છે બરાબર છે આભાર અમે ફરીથી આવીશું